તો આ ક્લાઉડ કમ્પ્યુટિંગ તરીકે તે સર્વિસ મોડેલ હતું તેથી આપણી પાસે કોઈ રીતે અથવા અન્ય પ્રોટોકોલની જરૂર છે જે તેને વિવિધ વસ્તુઓ વચ્ચે આંતરક્રિયા કરવાની મંજૂરી આપે છે હવે જો તમે જુઓ કે જ્યારે પણ ક્લાઉડનો કોઈ યુઝર ની ચર્ચા કરીશું જે XML ની મૂળભૂત બાબતો છે હું શું સમજું છું તમારામાંથી મોટાભાગના XML માટે ટેવાયેલા છે અથવા તમે જાણો છો કે XML શું છે પરંતુ જેઓ ટેવાયેલા નથી તેઓને તેને થોડું બનાવવા માટે અથવા આ ચોક્કસ લેક્ચર શ્રેણીના તમામ પ્રકારના દર્શકો અને શ્રોતાઓને જોઈને તે બનાવવા માટે આપણે XML ની ખૂબ જ મૂળભૂત બાબતોની ચર્ચા કરીશું અને તે જોવાનો પ્રયાસ કરીશું કે તેના ગુણધર્મો શું છે અને તે આપણને કેવી રીતે મંજૂરી આપે છે આંતરક્રિયા કરવા માટે બરાબર તેથી જો આપણે XML જોઈએ તેથી સોફ્ટવેર ટૂલ ના વિવિધ પ્રકારો શું છે અથવા XML માં અન્ય ટેક્નોલોજીના પ્રકાર શું છે તેથી તે એક્સ્ટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ છે બરાબર તેથી તે આપણને પરવાનગી આપે છે આપણે જોઈશું તમારા તે આપણને આંતરક્રિયાઓ હાંસલ કરવા માટે પરવાનગી આપે છે બરાબર તેથી એન્કોડિંગ નો પૂર્વનિર્ધારિત સમૂહ છે બરાબર જ્યારે XML માં તમે તમારા પોતાના એલિમેન્ટ અથવા પોતાના ટૅગ્સ વ્યાખ્યાયિત કરી શકો છો તેથી તે સિન્ટેક્સ નિયમના સ્થિરતાની અંદર છે જે ચોક્કસપણે તમે સિન્ટેક્સના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરી શકો છો તેથી તેને કેટલીકવાર યુનિવર્સલ ફોર્મેટ કરે છે તેથી તે યુનિવર્સલ છે તેથી જો તમારી પાસે XML ડેટા અને XML પ્રોસેસિંગ સોફ્ટવેર હોય અથવા XML પાર્સર કહો તો તે તમામ પ્રકારના XML યુનિવર્સલને હેન્ડલ કરવામાં સક્ષમ હશે બરાબર તેથી તે XML નાં લાક્ષણિક મૂળભૂત લક્ષણો છે જે તેને સર્વવ્યાપક બનાવે છે તેથી જો તમે તેને વાંચી અને પ્રોસેસ કરી શકો છો તેથી અન્ય કોઈપણ આ મૂળભૂત માધ્યમ છે તેથી જો તમે એક પર હોય અને જો તમે તેને વાંચી અને પ્રોસેસ કરી શકો જેથી કરીને દરેક વ્યક્તિ સમાન ડેટાને વાંચી અને પ્રોસેસ કરી શકે તેથી જો હું એક સરળ ઉદાહરણ જોઉં જે આપણે રિસોર્સ છે અને અહીં વિવિધ એલિમેન્ટ અને એ પ્રકારની વસ્તુઓ છે બરાબર તેથી આ અલગ અલગ XML ટૅગ્સ છે જો તમે જોશો કે આ ટૅગ્સ યુઝર ડિફાઈન્ડ ની કેટેગરીમાં છે અથવા તે શબ્દસમૂહ છે બરાબર તેથી તે મહત્વપૂર્ણ છે બરાબર મારે એ જાણવાની જરૂર છે કે જો હું કોઈ ટૅગ વ્યાખ્યાયિત કરું અથવા જો ત્યાં હોય તો હું આ ફર્નિચર કેટેગરીમાંથી એક ટેબલનો ઉપયોગ કરી રહ્યો છું અને બીજી વર્ડ પ્રોસેસિંગ કેટેગરી માટે પછી મારે વ્યાખ્યાયિત કરવી પડશે વસ્તુઓ અથવા કેવી રીતે બીજો અંત જાણે છે કે હું શું શોધી રહ્યો છું તેથી XML નેમસ્પેસનો ખ્યાલ છે જે મુખ્યત્વે આપણને મારા પોતાના યુઝર ડિફાઈન્ડ એલિમેન્ટ અને અન્ય વસ્તુઓને વ્યાખ્યાયિત કરવાની મંજૂરી આપે છે તેથી જો આપણે XML ડોક્યુમેન્ટને જોઈએ તો તે હાયરાર્કિકલ માહિતી છે બરાબર તેથી જો હું આ ડોક્યુમેન્ટ જોઉં તેથી તે એક આંશિક ઓર્ડર છે તે સૌથી ટોચનો નોડ કરીએ છીએ બરાબર તેથી XML હાયરાર્કિકલ સ્ટ્રક્ચર્ડ માહિતીના આ ગુણ સાથે આવે છે જે XML ટ્રી દ્વારા રજૂ કરી શકાય છે તેથી ફરીથી જો આપણે આપણી મૂળભૂત પરિભાષા અથવા મૂળભૂત વ્યાખ્યા પર પાછા આવીએ તો તે html જેવું સરળ છે પરંતુ એટલું સરળ નથી html ખૂબ જ વેનીલા ના કિસ્સામાં નિશ્ચિત નથી તે XML છે તમે તમારા પોતાના વોકેબ અથવા ટૅગ્સ અથવા એલિમેન્ટને વ્યાખ્યાયિત કરી શકો છો અને તેનો અર્થ એ છે કે તમે મૂળભૂત રીતે આ ડેટાને વિસ્તારી શકો છો ડિસ્ટ્રિબ્યુટેડ એન્વાયર્નમેન્ટ કરવામાં સક્ષમ છે તેથી ટૅગ્સ અને એલિમેન્ટની તમારી પોતાની લેંગ્વેજ બનાવી શકો છો માફ કરશો તે તમામ જગ્યાએ ડેટા હોઈ શકે છે અને તેને પુન પ્રાપ્ત કરીને તેનો વિશ્વસનીય રીતે ઉપયોગ કરી શકે છે તેથી તેનો અર્થ એ કે તે ડિસ્ટ્રિબ્યુટેડ છે તે HTML થી વિપરીત વિવિધ ડેટા ટાઈપને એકસાથે મિશ્રિત કરી શકે છે તેથી html તે કરી શકે છે પરંતુ XML માં મારી પાસે બહુવિધ સ્ત્રોતો હોઈ શકે છે અને તેમને મિશ્રિત કરી શકું છું અને તેમાંથી બીજો ડેટા જનરેટ કરી શકું છું તે એવું છે હું 2 રિપોઝિટરી જનરેટ કરવાની જરૂર છે તેથી આ પ્રકારનો ડિસ્ટ્રિબ્યુટેડ વિવિધ ડેટા સેટ ઓન ધ ફ્લાય છે કે તમે મૂળભૂત રીતે કેવી રીતે ઇન્ટરઓપરેટ કરી શકો છો તમે તેમને કેવી રીતે મિશ્રિત કરી શકો છો અને એક વસ્તુ જનરેટ કરી શકો છો આ XML આ પ્રકારના કેસોમાં મદદરૂપ છે તેથી તે એકસાથે વિવિધ ડેટા ટાઈપનું મિશ્રણ છે હવે અન્ય એક્સેસ એ છે કે XML ડેટાને પ્રોસેસ કેવી રીતે કરવો તેથી એક વસ્તુ જે આપણે જોઈ છે તે કહે છે કે ટ્રીના પ્રકારનું સ્ટ્રક્ચર હવે HTML જેવા અન્ય ધોરણોથી વિપરીત અથવા જ્યાં તમારી પાસે કોઈ યુઝર ડિફાઈન્ડ વસ્તુઓ નથી તેથી તમે જાણો છો કે માત્ર સિન્ટેક્સ જ નહીં તે એલિમેન્ટ વગેરે છે જે વ્યાખ્યાયિત કરે છે પરંતુ અહીં આ કિસ્સામાં મારે સૌ પ્રથમ એ શોધવાની જરૂર છે કે એલિમેન્ટની સંખ્યામાં શું છે યુઝર જે પણ વ્યાખ્યાયિત કરે છે તે શું છે અને મારે તે શોધવાની જરૂર છે કે પ્રથમ સ્થાને તેનો અર્થ શું છે તેથી આ ડેટાને પ્રોસેસ કરવા માટે ધારો કે મારી પાસે આના જેવો ડેટા છે જે અમુક ઈન્ટરનેટ રિસોર્સમાંથી લેવામાં આવ્યો છે જેમ કે ફાઈલ ટ્રાન્સફર છે તેથી તે બેંક ટ્રાન્ઝેક્શન જેવું છે કેટલાક આંતરિક છે જે બેંકની અંદર છે અને કેટલાક આંતર બેંક અથવા વિવિધ બેંકો વચ્ચે છે તો પછી આ ડેટાને કેવી રીતે પ્રોસેસ કરવો તેથી આ માટે મારે સૌ પ્રથમ XML ડેટામાંથી માહિતી મેળવવાની જરૂર છે બરાબર પછી મારું પ્રોસેસિંગ ચાલુ રહેશે તે મૂળભૂત રીતે XML પ્રકારની લેંગ્વેજમાં છવાયેલું છે અને પછી મેં આને એક્સટ્રેક્ટ કર્યું છે અને અમુક પ્રકારના ટૂલનો ઉપયોગ કરીને તેને પ્રોસેસ કર્યું છે જે મારે ડેટા એક્સટ્રેક્ટ કરવાનો છે કે આપણે જે કરીએ છીએ તે XML પાર્સર દ્વારા કરીએ છીએ તેથી XML પાર્સર પ્રોસેસિંગ મોડેલ થાય છે બરાબર

તેથી પાર્સરે XML ડેટા સિન્ટેક્ટીકલી ફેંકો તેથી જો તે સારી રીતે રચાયેલ ન હોય તો તેનો અર્થ એ કે જો તે સિન્ટેક્ટીકલી સાચો ડેટા નથી તેથી જો આપણે પાછળ જોઈએ તો XML પ્રોસેસિંગ નિયમ જેમાં વિવિધ ભાગોનો સમાવેશ થાય છે તેથી DTD નામનો એક ખ્યાલ છે તે ડોક્યુમેન્ટ ટાઈપ ડિક્લેરેશન હોય અથવા આપણે જે કહીએ છીએ હવે આ ટેબલને વ્યાખ્યાયિત કરવા માટે આપણે ટેબલનું સ્ટ્રક્ચર વ્યાખ્યાયિત કરવાની જરૂર છે અથવા આપણે શું કહીએ છીએ ટેબલની સ્કીમા શું છે અને એલિમેન્ટના પ્રકારો શું છે અને તેથી જ અહીં પણ આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ કે આપણે અમુક પ્રકારની સ્કીમાને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે અથવા આમાં અગાઉ તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ડોક્યુમેન્ટ ટાઈપ ડિક્લેરેશન તરીકે ઓળખાતી સામગ્રી છે તેથી સૌ પ્રથમ તમારે ડોક્યુમેન્ટ ટાઈપ ડિક્લેર ને અનુસરે છે કે કેમ તે જોવા સિવાય બરાબર અથવા જો હું કહું છું કે સિન્ટેક્ટીકલી સાચી છે તો તે સારી રીતે રચાયેલ છે પછી જો તે તે સ્કીમા અથવા ડોક્યુમેન્ટ ટાઈપ ડેફિનિશનને અનુસરે છે તો કહે છે કે તે એક માન્ય XML છે તેથી XML ડેટા મેળવતી વખતે પાર્સર આ DTD નો સંપર્ક કરે છે જો તે સિન્ટેક્ટીકલી સાચું હોય તો એમ કહેવું કે XML આ ચોક્કસ પ્રકારની કામગીરીની વિગતો માટે માન્ય છે શોધી રહ્યાં છીએ તેથી આપણી પાસે XML પાર્સર DTD અન્ય ઇન્ટર્નલ માં તે તપાસે છે કે દરેક એન્ટિટી સારી રીતે રચાયેલી છે કે કેમ DTD કન્ટેન્ટ માટે સ્પષ્ટ સિન્ટેક્સ નિયમો છે સારી રીતે રચાયેલ XML અહીં પણ સાચું હોવું જોઈએ બરાબર તેથી DTD કન્ટેન્ટ માટે સ્પષ્ટ સિન્ટેક્સ નિયમો શું છે તેથી આ સંદર્ભમાં પણ XML યોગ્ય હોવું આવશ્યક છે પાર્સર પછી એન્ટિટી રેફરન્સ કરતા પહેલા તેથી XML પ્રોસેસિંગમાં એક્સટર્નલ એન્ટિટી હોઈ શકે છે બરાબર અહીં તે ઇન્ટર્નલ એન્ટિટી હતી અગાઉ આપણે જે જોયું છે તે ઇન્ટર્નલ એન્ટિટી છે તેનો અર્થ એ છે કે DTD અહીં ફક્ત વ્યાખ્યાયિત થયેલ છે અથવા સ્કીમા અહીં વ્યાખ્યાયિત છે તેથી એક્સટર્નલ એન્ટિટીને URL દ્વારા સંદર્ભિત કરવામાં આવે છે તેથી તે મૂળભૂત રીતે એન્ટિટીને જોવા માટે એક્સટર્નલ સ્ટ્રક્ચર અથવા સ્કીમાનો સંદર્ભ આપે છે તેથી પાર્સર DTD કેન્ટેન્ટ પર પ્રોસેસ કરે છે એક્સટર્નલ એન્ટિટીને ઓળખે છે અને તેમને ઉકેલવાનો પ્રયાસ કરે છે બરાબર પાર્સર પછી રેફરન્સ્ડ એન્ટિટી દ્વારા એન્ટિટી રેફરન્સની દરેક ઘટનાને બદલે છે અને ઇન્ટર્નલ એન્ટિટીની જેમ તમામ એન્ટિટી સાથે વારંવાર કરે છે એક્સટર્નલ માટે પણ તે શોધે છે અને તેને બદલવાનું ચાલુ રાખે છે પરંતુ જો પાર્સર એક્સટર્નલ એન્ટિટી શોધી ન શકે તો શું ફાયરવોલ બ્લોકેજ વગેરેને કારણે હોઈ શકે છે તે એપ્લિકેશન અને પાર્સર પ્રકાર પર આધારિત છે બે પ્રકારના XML પાર્સર છે એક માસ પુનઃપ્રાપ્ત કરે છે તમામ એન્ટિટી બીજું જો તેઓ તેને શોધી શકે તો તેમને અવગણી શકે છે તેથી તે પર આધારિત છે આ પાર્સરો માટે તમારી મૂળભૂત પોલિસી અથવા પ્રોસેસિંગ નિયમ શું છે તેથી તે મુજબ આપણી પાસે 2 પ્રકારના XML પાર્સર છે એક મુજબની રીતે કહીએ તો વેલિડેટિંગ પાર્સર તેનો અર્થ એ છે કે તમામ એલિમેન્ટને પુનઃપ્રાપ્ત કરવું આવશ્યક છે અને તમામ DTD કન્ટેન્ટ પર પ્રક્રિયા કરવી જ જોઈએ બરાબર આપણે પ્રોસેસિંગ બંધ કરીશું નિષ્ફળતા સૂચવે છે જો તે ન કરી શકે તો બરાબર તેથી આપણે જે કહેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે વેલિડેટિંગ પાર્સરના કિસ્સામાં તે આ સ્કીમા ડેફિનિશન અથવા DTD કન્ટેન્ટને અનુરૂપ હોવું જોઈએ બરાબર નોન વેલિડેટિંગ પાર્સર એન્ટિટીમાં વ્યાખ્યાયિત તમામ એલિમેન્ટને પુનઃપ્રાપ્ત કરવાનો પ્રયાસ કરશે પરંતુ પ્રોસેસિંગ બંધ કરશે પ્રથમ એન્ટિટીમાં DTD કન્ટેન્ટ જો તે શોધી શકશે નહીં તો બરાબર તેથી તે વેલિડેટિંગ પાર્સર અથવા નોન વેલિડેટિંગ પાર્સર એપ્લિકેશન વર્તન પર આધારિત ચોક્કસપણે પાર્સર પ્રકાર પર આધાર રાખે છે તેથી તે એપ્લિકેશન કેવી રીતે કાર્ય કરશે તે તેના આધારે છે કે પાર્સર કયા પ્રકારનું છે તેથી આપણે કંઈક વધુ ઉમેરીએ છીએ જેમ કે અહીં XML ડેટા પછી પાર્સર પછી તે પાર્સર ઇન્ટરફેસથી XML એપ્લિકેશન પર જાય છે બરાબર તેથી DTD પાર્સર સાથે જોડાયેલ છે જે પાર્સર પ્રકૃતિ પર સંબંધ વર્તન નિર્ભરતા આપે છે તેથી આ તે વસ્તુઓ છે જે DTD આ પાર્સરને બનાવવા માટે ચકાસણી માટે વેલ ફોર્મ્ડ નાં વેલિડેટિંગ માટે અને વેલિડેટિંગ માટે પ્રદાન કરે છે તેથી કેટલાક વિશિષ્ટ મુદ્દાઓ કેરેક્ટર પ્રદાન કરે છે

હવે હું લેંગ્વેજ ડાયલેક્ટ છે કદાચ એક મિકેનિઝમ જે મુખ્યત્વે અને XML ડોક્યુમેન્ટ છે બરાબર soap WSDL UDDI ની જેમ મૂળભૂત રીતે બધા XML ડોક્યુમેન્ટ સાચા છે તેથી જો તમે જુઓ તો તે XML ડોક્યુમેન્ટ ટાઈપ કરવા માટેની બે રીતો કોર XML સ્પેક એકસાથે થાય છે તેથી ડાયલેક્ટ સ્પેસિફિકેશન ઉમેરવાથી XML ના બે વર્ગો સૂચિત થાય છે જેને આપણે વેલ ફોર્મ્ડ XML ડોક્યુમેન્ટ તરીકે ઓળખીએ છીએ જે સિન્ટેક્ટીકલી સાચું છે બરાબર તેથી આપણે શું કહીએ છીએ તે એક વેલ ફોર્મ્ડ XML છે બરાબર અને જ્યાં વેલિડ છે

તેથી બધા વેલિડ XML ડોક્યુમેન્ટ વેલ ફોર્મ્ડ છે તેથી શું DTD અને અન્ય સ્કીમા સ્પષ્ટ કરે છે તે એલિમેન્ટ અને એટ્રીબ્યુટ માં સમાવિષ્ટ છે પરંતુ સ્ટ્રક્ચર અહીં વ્યાખ્યાયિત થયેલ છે તેથી આ એક અનન્ય ગુણધર્મ બનાવે છે જેમ કે જ્યારે પણ બે સંસ્થા હોય ત્યારે A B માહિતીની આપ લે કરવા માંગે છે તેથી તેઓ જે શોધી રહ્યા છે તે સૌ પ્રથમ તે એક્સચેન્જ પ્રોટોકોલ હોવું જોઈએ તે તારીખ માટે તે જરૂરિયાત માટે મારે કોઈ ડેટા એક્સચેન્જ સમસ્યાઓ છે આ ડેટાના જાળવણીને એકત્રિત કરવા માટે જાળવણી ખર્ચના મુદ્દાઓ છે જો તમને તે ગમે છે તો કહો અથવા પછી તે મૂળભૂત રીતે તમારા હાથમાંથી જતું રહે છે તેથી તેથી જ ડેટામાં ઘણી બધી સમસ્યાઓ છે પરંતુ જો હું કહું કે IIT ખરગપુરમાં જુઓ તો આ વિદ્યાર્થીનું સ્ટ્રક્ચર આના જેવું છે તેથી વિદ્યાર્થી સ્કીમા આ જેવી છે બરાબર હું એ નથી કહેતો કે કેટલા વિદ્યાર્થીઓ છે તેની ગુણધર્મો શું છે પરંતુ શાળાના વિદ્યાર્થીની સ્કીમા આવી છે પછી જો હું છું જો તે કોઈ અન્ય સંસ્થા સાથે સંપર્ક કરી રહ્યો હોય તો સ્કીમા મુજબનું સંકલન શક્ય છે તેથી તે શા માટે એલિમેન્ટ એટ્રિબ્યુટને મંજૂરી આપે છે હાયરાર્કિક માળખાના નિયમો એલિમેન્ટ ક્ન્ટેન્ટ ટાઈપ રિસ્ટ્રીક્શનને નામ આપે છે DTDs કરતાં સ્કીમા વધુ શક્તિશાળી હોય છે તેનો ઉપયોગ ઘણીવાર પ્રકાર વેલિડેશન સ્કીમાને XML મોડેલ સાથે સંબંધિત કરવા માટે થાય છે DTD કરતાં સ્કીમા વધુ શક્તિશાળી છે બરાબર તેઓ માત્ર સ્ટ્રક્ચર જ રાખતા નથી પરંતુ તેનો ઉપયોગ વિવિધ પ્રકારની વસ્તુઓ માટે થઈ શકે છે સ્કીમાનો ઉપયોગ કરવાની જેમ હું ડેટાબેઝ ટેબલ બનાવી શકું છું અને પછી હું બે વસ્તુઓ વચ્ચે સર્વવ્યાપક રીતે ડેટા ટ્રાન્સફર કરી શકું છું બરાબર તેથી આ આ સ્કીમાને વધારાનું હેન્ડલિંગ આપે છે તેથી આ દિવસોમાં આપણે મુખ્યત્વે સ્કીમાનો ઉપયોગ કરી રહ્યા છીએ અને વિવિધ પક્ષો વચ્ચે આ પ્રકારની આંતર કામગીરીને નિયંત્રિત કરવામાં સ્કીમા મહત્વની ભૂમિકા ભજવે છે તેથી જો તમે ડોક્યુમેન્ટના એક ભાગ તરીકે DTD નું ઉદાહરણ જુઓ તેથી ત્યાં ડોક્યુમેન્ટ ટાઈપ છે એલિમેન્ટ ટ્રાન્સફર આ એક અન્ય પ્રકારના એલિમેન્ટ છે બરાબર હવે જો તમે આને જુઓ તો આ ખરેખર XML ફાઇલ અથવા XML ડોક્યુમેન્ટને બરાબર અનુસરતું નથી બરાબર જ્યારે સ્કીમાના કિસ્સામાં તે XML ડોક્યુમેન્ટ તરીકે રજૂ થાય છે બરાબર અને ત્યાં એક્સટર્નલ DTD હોઈ શકે છે જેમ કે food org કંઈક DTD છે તેથી જ્યારે તેને સંદર્ભિત કરવાની જરૂર હોય ત્યારે તે બાહ્ય રીતે સંદર્ભ આપે છે તેથી આ તમને અન્ય કેટલાક DTDનો સંદર્ભ આપવા માટે તમને જાણવાની મંજૂરી આપે છે અને તે જોવાની મંજૂરી આપે છે કે કેવા પ્રકારનો ડેટા આવી રહ્યો છે બરાબર ધારો કે હું અન્ય પ્રોવાઈડર પાસેથી ડેટાનો ઉપયોગ કરું છું તે જોવા માંગુ છું અને હું જાણવા માંગુ છું કે કયા પ્રકારનો ડેટા આવી રહ્યો છે જેમ કે શું તેઓને કોઈ ખાસ પ્રકારે ઓર્ડર કરવામાં આવે છે કે શું ત્યાં એક લાક્ષણિક વંશવેલો છે તેથી બીજા છેડે હું એક્સટર્નલ DTD કરી શકું છું અને તે તપાસી શકું છું કે કયા પ્રકારનો ડેટા છે તેથી તે મને મારા પાર્સરને મારા અંતે પ્રોસેસ કરવા માટે જરૂરી ડેટા ફિલ્ટર પ્રકારના મોડેલ તરીકે